તો ક્લાઉડ કમ્પ્યુટિંગ પર ની આપણી ચર્ચા આપણે આગળ વધારશું ક્લાઉડ માં ડેટા ની દેખરેખ કરવાના કેટલાક પાસાઓ ની આજે આપણે ચર્ચા કરીશું આપણે આપણા અગાઉના લેક્ચરમાં પણ આ ચર્ચા કરી હતી કે ક્લાઉડ માં ડેટા એ એક મહત્વનું પાસું છેકારણકે આખરે તો તમારો ડેટા તેમજ પ્રોસેસિંગ એપ્લિકેશન કોઈ બીજાના કાર્યક્ષેત્રમાં છે ડેટા અને તે પરની એપ્લિકેશન્સનો અમલ ક્યાંક બીજે થઈ રહ્યો છે જેના પર સીધી રીતે તમારો કોઈ અંકુશ નથી તમારો ડેટા ક્લાઉડ માં ક્યાંક કોઈ વર્ચ્યુઅલ મશીન ઉપર છે તો આપણે આગળ કરેલી ચર્ચા પ્રમાણે તેની સિક્યોરિટી કરી શકાય તે રીતે રાખવો આ બધા અગત્યના મુદ્દા બને છે તો આપણા પરંપરાગત રિલેશનલ કયા પ્રકારની વિવિધ વ્યૂહરચનાઓ નો ઉપયોગ કરે છે તેનું આપણે વિહંગાવલોકન કરશું આપણે સુરક્ષાના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ ડેટા ના વ્યવસ્થાપન ના દ્રષ્ટિકોણ થી આ બાબત જોઈશું તો આપણે રિલેશનલ ડેટાબેઝ થવો જોઈએ

આ પ્રાથમિક રીતે ખૂબ મોટા પ્રમાણમાં થતા ટેક્સ્ટ પ્રોસેસિંગ ખરીદો તો ક્લાઉડ ની ખરી કાર્યક્ષમતાનો તમે લાભ નથી લઈ રહ્યા BigTable મોડલ જેવા બીજા ઉદાહરણ છે ગુગલ એપ એન્જિન નું SimpleDB વગેરે અહીં પૂરી પાડવામાં આવતી સર્વિસ અલગ હોઈ શકે છે પણ પાયાની ફિલસૂફી સરખી રહે છે રિલેશનલ ડેટાબેઝ વિશે તમે બધા જાણો છો તો હવે આપણે તેની વાત કરીએ યુઝરના એપ્લિકેશન પ્રોગ્રામ SQL નો ઉપયોગ કરીને RDBMs સાથે ડેટાની આપ લે કરે છે એટલે કે SQL એ યુઝર પ્રોગ્રામ કરે છે તો અહીં રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ તે માટે ની સગવડ આપે છે હવે છે ડિસ્ક સ્પેસ મેનેજમેન્ટ લેયર વધે છે તો પહેલા આપણે RDBM પાર્સર વિષે જોયું પછી ડિસ્ક સ્પેસ મેનેજમેન્ટ લેયર પર વિતરીત હોઈ શકે જેથી વિશાળ કદના ડેટાનો સંગ્રહ શક્ય બને જો ડેટાબેઝ લોડ ઓછો હોય તો હું પેજ મેળવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ પર આધાર રાખું તો ચાલે પણ ખૂબ મોટા ડેટા માટે તેમ કરું તો એક સ્થળેથી બીજા સ્થળે જવામાં લાગતો સમય એટલે કે હોપ્સ રાખે છે ડેટાબેઝ ના અમલીકરણને નિષ્ફળ થતું રોકવા માટેનો આ શ્રેષ્ઠ રસ્તો છે હવે ડેટાના સંગ્રહની તકનીક જોઈએ પહેલું છે પંક્તિ દીઠ ની ગોઠવણ એટલે કે રો ઓરિએન્ટેડ ઓર્ગેનાઇઝેશન ના કોલમ ને આધારે આ માપદંડ નું વિશ્લેષણ કરાય છે આપણે ડેટા વેરહાઉસ પર નહીં જઈએ તે ખૂબ વધારે પરિમાણ વાળું કોષ્ટક છે આપણે વધુ સરેરાશ કામગીરી અને અમુક પ્રકાર નું વિશ્લેષણ કરવું છે તો કોષ્ટક ની જરૂરીયાત સંસ્થા માટે જુદી જુદી હોઈ શકે છે તો આપણે જોયું તે પ્રમાણે ડેટા સ્ટોરેજ માટે B પ્લસ ટ્રી કે જોઇન ની જરૂર છે આ વિશેની જાણકારી તમને ડેટાબેઝ પરના કોઈપણ પ્રમાણભૂત પુસ્તકમાંથી મળી રહેશે આપણે ગૌતમ શ્રોફની એન્ટરપ્રાઇઝ ક્લાઉડ કમ્પ્યુટિંગ બુક નો આધાર લઈએ છીએ તેમાં પણ આ માહિતી મળશે તો આપણે પેરેલલ ડેટાબેઝ આર્કિટેક્ચર વિશે જોઈએ તે મુખ્યત્વે ૩ પાસાઓમાં વહેંચાયેલ છે શેર્ડ મેમરી અહીં આપેલ રેખાકૃતિ જોઈએ આ શેર્ડ મેમરી નું એક લાક્ષણિક માળખું છે અહીં વિવિધ પ્રોસેસર શેર્ડ મેમરીનો ઉપયોગ કરે છે બીજા કિસ્સામાં ડિસ્ક શેર કરેલી છે એટલે વિવિધ પ્રોસેસર શેર્ડ ડિસ્ક વાપરે છે ત્રીજા કિસ્સામાં કોઈ વસ્તુ શેર થયેલી નથી એટલે અહીં દરેક પ્રોસેસર પાસે અંગત ડિસ્ક છે અનેક CPU ધરાવતા સર્વર માટે શેર્ડ મેમરી નો ઉપયોગ અનુકૂળ રહે છે એટલે જો અનેક CPU હોય તો મેમરી એડ્રેસ સ્પેસ વચ્ચે શેર કરવામાં આવે છે અને પ્રોસેસીસ ને પેરેલલ માં શિડયુલ કરીને ઉપલબ્ધ પ્રોસેસરનો લાભ ઉઠાવાય છે તેના તદ્દન વિરોધી છેડે છે શેર્ડ નથીંગ ક્લસ્ટર થી સ્વતંત્ર સર્વર જે દરેક પાસે પોતાની ડીસ્ક સ્પેસ શેર કરે અને પછી બાકીનું એક્ઝીક્યુશન કરે તો તે એક હાઇબ્રીડ આર્કિટેક્ચર બને છે સ્વતંત્ર સર્વરનું ક્લસ્ટર હાઈ સ્પીડ નેટવર્ક સ્ટોરેજ નો ઉપયોગ કરીને સ્ટોરેજ ને શેર કરે છે જેમ કે NAS કે SAN આ ક્લસ્ટર સ્ટોરેજ સાથે સ્ટાન્ડર્ડ ઈથરનેટ ફાઇબર કે infiniband વડે જોડાયેલા હોય છે તો આમ અહીં શેર્ડ સ્ટોરેજ છે અને વિવિધ પ્રોસેસર તેનો ઉપયોગ કરે છે તો તમારી જરૂરિયાત કયા પ્રકારના પેરેલેલીઝમ ની છે તેને આધારે આ બધામાંથી કોઈ એક માળખું પસંદ કરવામાં આવે છે તો અહીં આપણે જોઈએ કે જો મેમરી વધુ ઘનિષ્ઠ હોય તો કાર્યદક્ષતા વધે છે જ્યારે બીજા છેડે પ્રોસેસર અલગ અલગ ડેટા સેટ પર કામ કરતા હોય તો ક્લાઉડ ફાયદાકારક બને છે રિલેશનલ ડેટાબેઝની સરખામણીમાં પેરેલલ ડેટાબેઝ ના ફાયદા આપણે જોઈએ એટલે કે પેરેલલ ડેટાબેઝ સ્ટ્રક્ચર ના કયા ગુણધર્મો આ જાત ની પેરેલલ કામગીરી માટે વધુ લાભદાયી છે અનેક પ્રોસેસરનો ફાયદો લઈને એસ કવેરી નું એક્ઝીક્યુશન વધુ કાર્યક્ષમ બને છે શેર્ડ નથીંગ આર્કિટેક્ચરમાં કોષ્ટકોનું વિભાજન કરીને તેમને અનેક પ્રોસેસિંગ નોડ્સ વચ્ચે વિતરિત કરવામાં આવે છે અહીં તમે ટેબલ ને વિભાજિત કરી શકો અને દરેક ટેબલમાં જે ડેટા રહેલ છે તેને તમારી કાર્યપ્રણાલી મુજબ પેરેલલ માં એક્ઝિક્યુટ કરી શકો ડિસ્ટ્રીબ્યુટેડ જોઈન્ટ કે ગણતરી ની પુનઃપ્રાપ્તિ કરવી આ ડેટા વેરહાઉસ જેવી એપ્લિકેશન્સમાં વધુ ઉપયોગી છે પેરેલલ પ્રોસેસિંગ ની સંભાળ લઇ શકે તેવા ડેટાબેઝ ના ઉદાહરણ જોઈએ તેમાં પ્રથમ પ્રકાર છે પરંપરાગત ટ્રાન્જેક્શન પ્રોસેસિંગ ડેટાબેઝ જેમકે Oracle DB2 SQL server વગેરે બીજો પ્રકાર છે ડેટા વેરહાઉસીંગ ડેટાબેઝ જેમ કે Vertica Teradata Netezza વગેરે તો આ જાણકારી સાથે આપણે કલાઉડ ફાઇલ સિસ્ટમ નો અભ્યાસ કરીએ આ ડેટાબેઝ ફોલ્ટ ટોલરન્ટ છે આપણી પાસે RAID વગેરે જેવા સંસાધનો છે અને આપણે આ બધાનો લાભ લઇ તેમાં કેટલીક ક્લાઉડ પાછળની વધુ ફિલસૂફી ઉમેરીયે આગળ પડતી વસ્તુઓમાંથી એક છે ક્લાઉડ ફાઇલ સિસ્ટમ ગૂગલ ફાઇલ સિસ્ટમ સર્વર હોય છે જે એકબીજા સાથે હાઈ સ્પીડ લાઇનથી જોડાયેલ હોય છે જો કોઈ એક ફાઈલ માં પણ રીડ રાઇટ છે તે એમેઝોન ના EC2 કલાઉડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અહીં સામાન્ય રીતે GFS કેવું હોય તેનું ચિત્ર આપેલું છે અહીં કેટલાક ઘટકો છે જે માસ્ટર નોડ જેને HDFS માં નેમ નોડ કહે છે તે છે ક્લાઈન્ટ એપ્લિકેશન છે અને વિવિધ ચંક સર્વર ને અંકુશમાં રાખે છે તો તાર્કિક રીતે માત્ર એક માસ્ટર પાસે નેમ સ્પેસ છે અને ડેટા નો મુખ્ય કબજો તેની પાસે છે અહીં દરેક ડેટા Di ની ઓછામાં ઓછી ત્રણ નકલ જુદા જુદા ફિઝિકલ રેક અને નેટવર્ક સેગમેન્ટમાં છે હવે GFS માં read ઓપરેશન જોઈએ ક્લાયન્ટ પ્રોગ્રામ માં પ્રવેશ મેળવે છે આમ રીડ સર્વર યોગ્ય ઓફસેટ પસંદ કરી આ ડેટાનો ઉમેરો કરે છે ડેટા ઉમેરવાની એક જ સમયે એક કરતાં વધુ રિક્વેસ્ટ આવે તેનો સમાવેશ કરવા આ ઉમેરો ફાઇલ ના અંત પછી પણ થઈ શકે છે આ રસપ્રદ બાબત છે કારણ કે એન્ડ ઓફ ફાઈલ એટલે કે ફાઈલ ના અંત પછી પણ ડેટા નો ઉમેરો થાય છે કારણ કે એક જ સમયે એક કરતાં વધુ રાઈટ ની રિક્વેસ્ટ આવે છે પાછળથી આ બધું એકીકૃત કરવામાં આવે છે પ્રાથમિક ચંક સર્વર ને પણ એક્સેસ કરી શકાય છે અને કોઇ વિલંબ વગર read પ્રોસેસ પૂરી કરી શકાય છે હવે જોઈએ google file system માં fault tolerance અહીં માસ્ટર એ ચંક સર્વર મૅટાડેટા જણાવશે કે તે સર્વર નિષ્ફળ છે અને ક્લાયન્ટ આ સુધારાનો સમાવેશ કરશે

બીજો એક સંબંધિત ખ્યાલ છે ડેટાનો પહેલો મુદ્દો છે GFS ના માળખા પર બનાવેલ ડિસ્ટ્રીબ્યુટેડ સ્ટ્રક્ચર સ્ટોરેજ સ્ટોર કરાય છે એટલે ટાઈમ કી કોલમ કી અને અલબત્ત રો કી આપણને જાણકારી આપે છે કે ડેટા ક્યાં છે Bigtable માં દરેક કોલમ ઈચ્છા પ્રમાણે નેમ વેલ્યુ જોડને કોલમ નો સમૂહ અને લેબલ ના સ્વરૂપમાં સ્ટોર કરે છે તો અહીં જોશો કે અહીં કોલમ ફેમિલી અને તેના લેબલ છે જે નેમ વેલ્યુ પેર ને સ્ટોર કરે છે કોઈ ટેબલ બનાવતી વખતે એ નિશ્ચિત થઈ જાય છે કે તેમાં કયા કોલમ ફેમિલીનો સમૂહ આવશે આ કંઈક અંશે નિશ્ચિત છે કોલમ ફેમિલીની અંદરના લેબલ નું નિર્માણ કોઈપણ સમયે થઈ શકે છે દરેક BigTable સેલ ડેટા ના અનેક સંસ્કરણ ટાઈમ સ્ટેમ્પ ના ઉતરતા ક્રમ માં સ્ટોર કરી શકે છે એટલે કે ઘટનાક્રમ પ્રમાણે સ્ટોર થાય છે ફરીથી આ વસ્તુ જોઈએ અહીં વિવિધ ટેબલ છે જે હાઇરારકીકલ સ્ટ્રક્ચર જેને SSTable પણ કહેવાય છે તેમાં સ્ટોર કરે છે તો આ પ્રકારની વ્યવસ્થા એ નિશ્ચિત કરે છે કે મારો એક્સેસ રેટ ઘણો ઊંચો હશે મૅટાડેટા સર્વર દ્વારા એક મૅટાડેટા ટેબલ જાળવવામાં આવે છે આ મૅટાડેટા પોતે ખૂબ વિશાળ હોઈ શકે છે અને આ સ્થિતિમાં તેને ટુકડાઓમાં વહેંચી ને વિવિધ ટેબલેટ માં સ્ટોર કરાય છે તથા રૂટ ટેબલેટ બીજા મૅટાડેટા ટેબલેટ તરફ ચીંધે છે BigTable સ્ટોરેજ ખૂબ મોટા પ્રમાણમાં પેરેલલ રીડ ને ટેકો આપે છે અને એક જ ટેબલ પર એક જ સમયે થતા રીડ રાઇટ ની સગવડ પણ આપે છે ગોઠવણના ક્રમમાં કરવામાં આવતા ઉમેરા માટે સામાન્ય ઉમેરા કરતાં વધુ કાર્ય ની જરૂર પડી શકે છે આ બીજા ડેટાબેઝ માટે પણ સાચું પડે છે કારણ કે જ્યારે વચમાં ડેટા ઉમેરો ત્યારે તેના માટે જગ્યા કરવા માટે બીજા ડેટાને ખસેડવો પડે છે હવે જોઈએ Dynamo તે Amazon દ્વારા વિકસાવાયું છે જે નાના કદના ડેટા ના ખૂબ મોટા જથ્થાને સપોર્ટ કરે છે તે BigTable થી અલગ છે જ્યાં ખૂબ મોટા કદના ડેટા નો સપોર્ટ થાય છે Dynamo નું ડેટા મોડલ જોઈએ તેમાં સરળ key value જોડ છે તે વેબ આધારિત ઈ કોમર્સ એપ્લિકેશન્સ માટે ખૂબ અનુકૂળ છે માળખા અંતર્ગત કઈ ડીસ્ટ્રીબ્યુટેડ ફાઇલ સિસ્ટમ છે તેના પર આધાર રાખતું નથી એટલે કે નિષ્ફળતા કે પછી મતભેદ ની પરિસ્થિતિ ની સંભાળ તેઓ પોતે લે છે તો અહીં Dynamo નું લાક્ષણિક ઉદાહરણ બતાવ્યું છે જેમાં ઘણી વર્ચ્યુઅલ નોડ છે વિવિધ ફિઝિકલ નોડ છે અને તેઓ વચ્ચે લોજીકલ કનેક્ટિવિટી દર્શાવી છે Dynamo નું આર્કિટેક્ચર જોઈએ કોઇ પણ ગોઠવણ વાળી keyvalue ની જોડ ઓબ્જેક્ટ આપે છે તે MD5નો ઉપયોગ કરે છે અને 128 બીટની હેશ વેલ્યુ ઉત્પન્ન કરે છે આ હેશ ફંકશન ની રેન્જનું મેપિંગ એક રીંગ ના આકારમાં ગોઠવાયેલ વર્ચ્યુઅલ નોડના સમૂહ પર થાય છે આ ઓબ્જેક્ટ ની એક પ્રાથમિક વર્ચ્યુઅલ નોડ નોડ તરીકે પ્રતિકૃતિ કે નકલ બને છે અહીં N ફિઝિકલ નોડ છે એટલે કોઈપણ ઓબ્જેક્ટીવ ની આમાં પ્રતિકૃતિ બને છે દરેક ફિઝિકલ નોડ રિંગમાં અલગ અલગ જગ્યા પર વર્ચ્યુઅલ નોડની દેખરેખ રાખે છે Dynamo આર્કિટેક્ચર માં ટ્રાન્સિએન્ટ ફેઇલર માટે લોડ બેલેન્સિંગ કરાય છે કોઈ એક વર્ચ્યુઅલ રોડ પર એક્ઝિક્યુટ થયેલી ઓબ્જેક્ટ પરની રાઈટ રિક્વેસ્ટની તે સંભાળ લઈ શકે છે તે બધી જ રિક્વેસ્ટને બધી નોડ તરફ આગળ મોકલે છે તેનો અમલ કોઈ એક વર્ચ્યુઅલ નોડ પર કરાય છે અને જે જે નોડ પર આ ઓબ્જેક્ટ ની નકલ છે તે બધી જ નોડ ને આ જાણકારી આગળ મોકલાય છે એટલે કે કુલ N નોડ પર કોઈ ઓબ્જેક્ટ ની નકલ હોય અને તેના પર રાઈટ માટે ના શિષ્ટાચાર નું પાલન થાય છે જે એ ધ્યાન રાખે છે કે જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં રીડ અને રાઈટના એક જ સમયે થતાં ઓપરેશન્સ હોય ત્યારે અંતમાં બધી જ નોડ પરની નકલ એકબીજા સાથે સુસંગત હોય આગળ છે ડાયનેમોનું ડિસ્ટ્રિબ્યુટેડ ઓબ્જેક્ટ વર્ઝન રાઈટ ઓપરેશન એ ઓબ્જેક્ટ ના સ્થાનિક ટાઈમ સ્ટેમ્પ માં વધારો કરી નવું સંસ્કરણ બનાવે છે ક્વોરમ કન્સિસ્ટન્ટ દ્વારા વપરાતું Berkeley DB MySQL વગેરે એક અંતિમ કન્સેપ્ટ નો SimpleDB છે અહીં બધી જ વસ્તુઓ કે ઓબ્જેક્ટ એક મોટા BigTable પર રહે છે ડેટા સ્ટોર કોલમ ઓરિએન્ટેડ સ્ટોરેજ નો ફાયદો લે છે એટલે ડેટાને કોલમ ફેમિલીમાં સ્ટોર કરવામાં આવે છે પરંપરાગત રીલેશનલ ડેટાબેઝ આધારિત સ્ટોરેજ છે જેના કરતાં આ અલગ છે અહીં ઘણા ફાયદા કે ઘણી વિશેષતાઓ છે જેમકે કાર્યદક્ષ ક્વેરી ને આધાર આપવા મલ્ટીપલ ઇન્ડેક્ષ ટેબલનો ઉપયોગ થાય છે BigTable ના આડા ભાગ પડાય છે જેને શાર્ડેડ આ ઉપરાંત કી વેલ્યુ ઉપર prefix અને range નો કાર્યદક્ષ રીતે અમલ પૂરો પડાય છે વસ્તુઓ ના ટ્રાન્જેક્શન ના હેતુ મુજબ સમૂહ બને છે આપણે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન કરીએ ત્યારે અમુક વસ્તુના સમૂહ નો વારંવાર ઉપયોગ થાય છે અને ઈન્ડેક્સ ટેબલ વિવિધ પ્રકારની ક્વેરીને સપોર્ટ કરે છે આપણી પાસે જુદા જુદા ઇન્ડેક્ષ કે જુદા જુદા પ્રકારની ક્વેરી હોઈ શકે અહીં એ સમજવું જરૂરી છે કે આપણે ખૂબ મોટા ડેટાબેઝ સાથે કામ કરી રહ્યા છીએ તો અહીં હું કોઈ કામ માટે સમગ્ર ડેટાબેઝનો ઉપયોગ ન કરી શકું તો તેના યોગ્ય રીતે ટુકડા કરવા જરૂરી છે જેથી કરીને વિવિધ પ્રકારની ક્વેરીઝ વધુ સારી કાર્યક્ષમતા થી અમલમાં મૂકી શકાય અહીં બીજા કેટલાક વધુ ગુણધર્મો છે જેમ કે ઈન્ડેક્સિસ ની રચના આપમેળે થાય છે એક જ ગુણધર્મો વાળા ઈન્ડેક્સ WHERE ક્લોઝ ઇન્ડેક્સ છે એટલે કે જેનું રેખાંકન જરૂરિયાત મુજબ થઇ શકે તેવા છે ક્વેરી ના અમલીકરણ માટે સૌથી વધુ સીલેક્ટિવિટી વાળા ઇન્ડેક્સ ને પસંદ કરવામાં આવે છે તો આ સાથે અહીં આપણે આજની ચર્ચા પૂરી કરશું તો આજે આપણે એ મુદ્દાઓ ની ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો કે આપણે કયા કયા વિવિધ પાસાઓ જોવાના રહે છે આપણી પાસે પરંપરાગત ડેટાબેઝ છે જે સ્થાપિત થયેલો ફોલ્ટ ટોલરન્ટ કાર્યદક્ષ છે અને તે માટે વિવિધ યંત્રણા ઉપલબ્ધ છે આપણી પાસે પેરેલલ એટલે કે સમાંતર માં થતું એક્ઝીક્યુશન પણ છે જ્યારે કલાઉડ ના કિસ્સામાં ખૂબ મોટા કદના ડેટા સાથે કામ કરવાનું આવે ત્યારે આપણે કયા પાસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ અહીં આપણે રો ઓરિએન્ટેડ કે ટપલ ઓરિએન્ટેડ ડેટાબેઝ ન વાપરી શકીએ પણ અહીં કોલમ ઓરિએન્ટેડ ડેટાબેઝ ની જરૂર રહે છે વિવિધ file system જેમકે GFS HDFS વગેરે ઉપલબ્ધ છે અને તેની ઉપર Dynamo અને simpleDB જેવા ડેટા સ્ટોર નો ઉપયોગ કરીને વિવિધ cloud સર્વિસ પ્રોવાઇડર વિશાળ કદના ડેટાબેઝ માટે એફિશિયન્ટ સ્ટોરેજ એક્સેસ read write execution વગેરે પૂરા પાડે છે